આ ક્લિપમાં ચાલો PV સેલ કેરેક્ટરીસ્ટિકસ પર તાપમાનની અસર જોઈએ ત્યાં 3 મહત્વપૂર્ણ પરિમાણો છે એક ISC શોર્ટ સર્કિટ કરંટ છે અને પછી તમારી પાસે Voc ઓપન સર્કિટ વોલ્ટેજ છે અને તમારી પાસે Pm PV સેલનો મેક્ષીમમ પાવર અથવા PV સેલનો પીક પાવર છે હવે આ 3 મહત્વપૂર્ણ પરિમાણો તાપમાન સાથે કેવી રીતે બદલાય છે ચાલો હવે ડેટાશીટ જોઈએ અને જુઓ કે સંખ્યા શું છે અને તેઓ શું મૂલ્યો આપે છે અહીં આ ડેટા શીટમાં તમે અહીં જુઓ કે 3 પરિમાણો Isc શોર્ટ સર્કિટ કરંટનો ટેમ્પરેચર કોફિસીયન્ટ VOC નો ટેમ્પરેચર કોફિસીયન્ટ Pmax નો ટેમ્પરેચર કોફિસીયન્ટ છે આ 3 પરિમાણો છે કે જેની આપણે ચર્ચા કરીશું હવે Isc નો ટેમ્પરેચર કોફિસીયન્ટ જુઓ જે પ્લસ 0 045 પર ડિગ્રી કેલ્વિન છે અને Voc નો ટેમ્પરેચર કોફિસીયન્ટ 0 34 પર ડિગ્રી કેલ્વિન છે જેનો અર્થ એ છે કે જ્યારે તાપમાન વધે ત્યારે Voc ઘટશે એ જ રીતે Pmax આ સમજી શકાય તેવું છે કારણ કે Isc નો ટેમ્પરેચર કોફિસીયન્ટ પોઝીટીવ છે Voc નો ટેમ્પરેચર કોફિસીયન્ટ નેગેટીવ છે પાવરનો ટેમ્પરેચર કોફિસીયન્ટ જે કરંટ અને વોલ્ટેજનો ગુણાકાર છે તે પણ નેગેટીવ હશે અને તે 0 47 પર ડિગ્રી કેલ્વિન મુજબ આપવામાં આવે છે તેથી ચાલો આપણે આ ટેમ્પરેચર કોફિસીયન્ટ કેવી રીતે આવે તેનો અને તાપમાન સાથે શું સંબંધ છે તેનો થોડો અભ્યાસ કરીએ Isc ના સંદર્ભમાં આપણે જાણીએ છીએ કે આપણે પહેલાની ક્લિપમાં જોયું છે કે Isc લગભગ ફોટો કરંટ Ip જે ફોટો કરંટ છે જેટલો છે અને ફોટો કરંટ ઇન્સોલેશનના સમપ્રમાણમાં છે ઇન્સોલેશન એ ઇન્સીડન્ટ સોલર રેડિયેશનના પાવર પર મીટર સ્ક્વેર સિવાય કંઇ નથી તેથી જો તમે આ જુઓ તાપમાનમાં વધારા સાથેના આ સંબંધથી I sc નું શું થશે તાપમાનમાં વધારા સાથે ફોટો કરંટ વધશે શા માટે ફોટો કરંટમાં વધારો થવો જોઈએ બેન્ડ ગેપ એનર્જી ઓછી થશે બેન્ડ ગેપ એનર્જી 1 16 ઇલેક્ટ્રોન વોલ્ટ હતી અને તે ઓછી થાય છે અને વધારે ફ્રી ઇલેક્ટ્રોન્સ છે માટે આ વધારે વેવલેન્થ ઇલેક્ટ્રોન્સને કન્ડકશન બેન્ડમાં કોઈપણ રીતે કૂદવાની મંજૂરી આપશે અને પરિણામે વધુ ફોટો કરંટ અને તેથી Isc શોર્ટ સર્કિટની વધારે કિંમત તેથી સારાંશમાં શોર્ટ સર્કિટ કરંટ શોર્ટ સર્કિટ કરંટ Isc તાપમાન વધતાં વધે છે અને સિલિકોન માટે આ ખૂબ નાનું મૂલ્ય 0 1 પ્રતિ ડિગ્રી કેલ્વિનની આસપાસ છે ઓપન સર્કિટ વોલ્ટેજ Voc પર તાપમાનની અસરના સંદર્ભમાં આપણે Voc નો સંબંધ ફોટો કરંટ સાથે જોયો જે ઉપરના સ્ક્રીનશોટમાં આપેલ છે જ્યાં સિલિકોન માટે n 2 છે VT તાપમાનનો ઇક્વિવેલન્ટ વોલ્ટેજ છે ip ફોટો કરંટ ભાગ્યા I0 નો લોગેરીધમ છે I0 રિવર્સ સેચ્યુરેશન કરંટ છે જો તમે ફોટોકરન્ટની તુલનામાં I0 ખૂબ જ નાનો લેશો તો આપણે કહી શકીયે કે Voc એ nVT ગુણ્યા ip ભાગ્યા I0 રિવર્સ સેચ્યુરેશન કરંટનો લોગેરીધમ સમાન છે તેથી દેખીતી રીતે જો તમે આ સમીકરણ જુઓ તો તે સીધું સ્પષ્ટ નથી થતું કે જો તાપમાન વધે તો Voc માં ઘટાડો થશે જો કે તમારે નોંધ લેવી જોઈએ કે VT તાપમાનનું એક ફંક્શન છે જે T11600 છે I0 પણ તાપમાનનું ફંક્શન છે તે તાપમાનનું એક્ષ્પોનેન્સીયલ ફંક્શન છે તેથી I0 અને VT અસરને એક સાથે ધ્યાનમાં લેતા તમે જોશો કે VOC તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે રિવર્સ સેચ્યુરેશન કરંટ I0 એ તાપમાનના m ઘાતના અને eનો ઘાત VGO ના સમપ્રમાણમાં છે યાદ કરો VGO ન્યુમેરીકલી બેન્ડ ગેપ એનર્જી ભાગ્યા nVT બરાબર છે તેથી તમે I 0 નું તાપમાન પર અવલંબન જોશો અને એની કિંમત મુકતાં અને પછી dVOCdT શોધવાનો પ્રયાસ કરો આપણને મળશે તેથી તમે જુઓ છો કે આપેલ તાપમાન માટે આપણે તાપમાન સાથે જે રેટથી Voc બદલાશે તે રેટની ગણતરી કરી શકીએ છીએ હવે જો આપણે સિલિકોન માટે લાક્ષણિક મૂલ્યો લઈશું તોm 1 5 n 2 VT 0 026 V 300 ડીગ્રી કેલ્વિન અને આપણે તાપમાન 300 ડીગ્રી કેલ્વિન તરીકે લઈશું અને તમે સેલ માટે Voc 0 6 વોલ્ટ તરીકે લેશો કટીંગ વોલ્ટેજ અને તમે જોશો કે જો તમે ઉપરોક્ત સૂત્ર દ્વારા આ બધુ લાગુ કરો છો તો તમને આશરે -2 1 મિલી વોલ્ટ પર ડિગ્રી કેલ્વિન મળશે તેનો અર્થ શું છે કે દરેક સેલ PN જંકશન માટે તાપમાન સાથેના ઓપન સર્કિટ વોલ્ટેજ Voc માં બદલાવ માઈનસ 2 1 મિલી વોલ્ટ પર ડિગ્રી કેલ્વિન છે 1 ડિગ્રી કેલ્વિન પ્રોફેસરે ડિગ્રી કેલ્વિનને બદલે ભૂલમાં ડીગ્રી સેન્ટીગ્રેડ કહ્યું તાપમાનમાં વધારો Voc ને 2 1 mVથી ઘટાડે છે આપણને આ સમીકરણ કેવી રીતે મળ્યું હું ઝડપથી ડેરીવેશન દ્વારા બતાવીશ તમે પોઝ મોડનો ઉપયોગ કરી શકો છો અને કેવી રીતે Voc ની તાપમાનની અસર આવે છે તેનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરી શકો છો તેથી અહીં મારી પાસે dVOCdT માટે ડેરીવેશન છે ડેરીવેશન કરવું સરળ છે પરંતુ હું દરેક પગલું સમજાવીશ નહિ હું ફક્ત તેને ચલાવીશ તમે વિડિઓ ક્લિપ પર પોઝ મોડનો ઉપયોગ કરી શકો છો અને તેને તમારી ખાતરી પ્રમાણે અહીં વાંચી શકો છો રિવર્સ સેચ્યુરેશન કરંટ આપણે જોયું તે રીતે આપવામાં આવ્યું હતું

જ્યાં VGO એ ન્યુમેરીકલી બેન્ડ ગેપ એનર્જીના ઇક્વિવેલન્ટ વોલ્ટેજ છે સિલીકોન માટે m 1 5 છે સિલિકોન માટે n 2 છે અને VT એ વોલ્ટેજનો ટેમ્પરેચર ઇક્વિવેલન્ટ છે હવે આ સમીકરણ માટે લોગેરીધમ લો અને તમે જોશો કે તે આ પ્રકારનાં રિલેશનશિપમાં પડે છે અને I0 નું લોગેરીધમ આ રીતે આપવામાં આવ્યું છે પછી આ સમીકરણનું તમે તાપમાનની સાપેક્ષમાં વિકલન કરો તેથી તાપમાનની સાપેક્ષમાં વિકલન કરતા તમને આ મળશે તો આ સમીકરણને બાજુમાં રાખો આગળ Voc રિલેશનશિપ પર આવો આપણે જોયું કે Voc થાય જો આપણે Ip ને I0 કરતા વધારે મોટો લઈએ તો તમે જોશો કે તે થાય છે આગળના પગલા તરીકે આ સંબંધ આવે છે હવે તેનું વિકલન કરો તાપમાનના સંદર્ભમાં આ સમીકરણનું વિકલન કરતા તમે મેળવો હવે ddT આપણી પાસે અહીં બધું તૈયાર છે તેથી આપણે અહીં આ મૂલ્યને સીધું મૂકી શકીએ ddT 0 છે એમ ધારીને કે I0 ના તફાવતની તુલનામાં આ તફાવત ખૂબ નજીવો છે જેથી તમારી પાસે અંશ અને છેદ છે કારણ કે તમારી પાસે 2 ટર્મ્સ Voc તાપમાન આધારિત છે અને VT તાપમાન પર આધારીત છે તેને સિંગલ પ્રોડક્ટ રુલ દ્વારા વિભાજિત કરીએ તમને આ સંબંધ મળે છે અને પછી સાદુરૂપ આપતા તમે તે જોશો કે અને આ તે જ છે જેનો મેં પહેલાં ઉલ્લેખ કર્યો છે જુઓ ત્યાં Voc તાપમાનનાં લગભગ વ્યસ્ત પ્રમાણમાં છે હવે સિલિકોન માટે જો તમે m 1 5 n 2 VGO 1 16 ઇલેક્ટ્રોન વોલ્ટ અને Voc 0 6 મુકો તો તમે d Voc બાય dT આ કિંમત મળે છે અને 300 ડિગ્રી કેલ્વિન તાપમાને જે રેટ પર Voc બદલાય છે એ -2 120 મિલી વોલ્ટ પર ડિગ્રી કેલ્વિન જેનો અર્થ છે કે ખૂબ જ ડિગ્રી વધતા તાપમાન માટે ઓપન સર્કિટ વોલ્ટેજ લગભગ 2 mv ઓછું થાય છે તેથી Voc ના કિસ્સામાં આપણે જોયું કે તાપમાનમાં વધારો થતાં Voc ઘટે છે જ્યારે શોર્ટ સર્કિટ કરંટ Isc કિસ્સામાં આપણે જોયું કે જ્યારે તાપમાન વધે ત્યારે Isc વધે છે અને પાવરના કિસ્સામાં પાવર v અને i નો ગુણાકાર હોવાથી Voc નેગેટીવ ટેમ્પરેચર કોફિસીયન્ટ અને Isc પોઝીટીવ ટેમ્પરેચર કોફિસીયન્ટ ધરાવતો હોવાથી આ નેગેટીવ ટેમ્પરેચર કોફિસીયન્ટ છે અને આ પોઝીટીવ ટેમ્પરેચર કોફિસીયન્ટ છે પાવરનો પણ નેગેટીવ ટેમ્પરેચર કોફિસીયન્ટ હશે આનો અર્થ એ છે કે તાપમાનમાં વધારો થતાં આ Pm માં ઘટાડો થશે એ સૂચિત કરશે તેથી આ મુખ્ય અસરો છે જે તમે તાપમાનમાં ફેરફારને કારણે PV સેલ પરિમાણો પર જોશો PV સેલની આ IV કેરેક્ટરીસ્ટિકસ ધ્યાનમાં લો અને ચાલો આપણે સેલ કેરેક્ટરીસ્ટિકસ પર તાપમાનની અસરનો અભ્યાસ કરીએ આપણી પાસે આ IV કર્વ છે જે 1 કિલો વોટ પર મીટર સ્ક્વેરના સ્ટાન્ડર્ડ ઇન્સ્યુલેશન પર અને સ્ટાન્ડર્ડ 25 ડીગ્રી તાપમાન પર લેવામાં આવે છે ચાલો હવે આપણે કહીએ કે તાપમાન વધે છે અને તાપમાન 25 ડીગ્રી સેન્ટીગ્રેડથી 40 ડીગ્રી સેન્ટિગ્રેડ થાય છે સેલ પર શું અસર થાય છે હવે હું આ કર્વનો ડુપ્લિકેટ બનાવું છું ચાલો હું રંગને લીલામાં બદલીશ અને બદલાયેલ કર્વને મુકીશ Isc થોડો બદલાશે અને તે તાપમાનમાં વધારા સાથે વધશે આ તે છે જેનો આપણે અભ્યાસ કર્યો અને શું થાય છે તાપમાનમાં વધારા સાથે Voc ઘટશે અને તે વ્યસ્ત ગુણોત્તરમાં ઘટાડો કરશે તેથી બદલાયેલ કેરેક્ટરીસ્ટિકસ PV સેલ કેરેક્ટરીસ્ટિકસ કર્વ આના જેવો દેખાશે જે લીલા રંગનો બતાવ્યો છે તેથી જેમ તાપમાનમાં વધારો થાય છે તેમ કેરેક્ટરીસ્ટિકસમાં આ રીતે ફેરફાર થાય છે હવે ધ્યાનમાં લો કે તાપમાનને વેરીએબલ્સ T1 અને T2 સાથે બદલવામાં આવે છે જ્યાં T2 ઓછું તાપમાન છે અને T1 વધુ તાપમાન છે હવે શું થશે અને કેવી રીતે કર્વ દેખાશે જો આપણી પાસે ત્રીજો કર્વ હોય જે તાપમાન T3 પર એવી રીતે સેટ થયેલ છે કે જેથી T1 T2 કરતા વધારે છે T2 T3 કરતા વધારે છે T3 એ ઓછું તાપમાન છે T1 અને T2 કરતા ઘણું ઓછું છે તેથી આપણે અપેક્ષા રાખીશું કે Vocનો કર્વ T2 ની લાલ લાઇનની આ બાજુ હશે અને Isc માટે આપણને અપેક્ષા છે કે લાલ લાઇનની નીચે હશે કારણ કે તાપમાન ઓછું છે તેથી આ તે કર્વ છે જે IV કેરેક્ટરીસ્ટિકસ માટે છે જે તાપમાન T3 પર સેટ થયેલ છે હવે પાવર કર્વને જોતા હવે આ T3 કર્વ માટેનો પાવર કર્વ છે અને આ પીક પાવર છે જે સેલ તાપમાન T3 પર આપવા સક્ષમ છે હવે તાપમાન T2 અને T1 પર અનુરૂપ પાવર કર્વ્સ આના જેવા છે અને તમે જોશો કે પીક પાવર્સ ઓછા થઈ રહ્યા છે તેથી જેમ તાપમાન વધે છે તમે જોશો કે આ રીતે પીક પાવર્સ ઓછા થાય છે આ આપણે હમણા જે અભ્યાસ કર્યો છે તે પણ પ્રબળ કરે છે કે તાપમાનમાં વૃદ્ધિ સાથે Voc માં ઘટાડો થાય છે Isc શોર્ટ સર્કિટ કરંટ તાપમાન સાથે વધે છે અને તેનો ગુણાકાર પીક પાવર તાપમાન સાથે ઘટે છે